ચુંબકીય ક્ષેત્રો માટે એમ્પીયરનો નિયમ આપણે સ્ટેડી કરંટ ને કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું આપણે બાયો સાવર્ટના નિયમ વિશે શીખ્યા અને તેના આધારે આપણે જોયું કે કોઈ પણ તબક્કે ફિલ્ડ નું ડાયવર્જન્સ B0 છે અને ફિલ્ડનું કર્લ B0 J છે જ્યાં J એ કરંટ ડેન્સિટી છે ચાલો હું તમને યાદ કરાવું કે J એ વેક્ટર કવાન્ટીટી છે કરંટ ડેન્સિટી J એવી છે કે J da કોઈ પણ સપાટી a ની એક્રોસ માં કરંટ I ને તે સપાટી દ્વારા આપે છે અને તેની દિશા કરંટની દિશામાં છે આપણે આના પરથી આગળ વધ્યા હતા B0 B0 J J daI હવે આપણે જે પૂછવા માંગીએ છીએ તે એ છે કે આપણે આ સમીકરણો B0 અને B0 J ને કેવી રીતે વાપરી શકીએ યાદ કરો કે ઇલેક્ટ્રીક ફિલ્ડ માટેના સમકક્ષ સમીકરણો આવા હતા આપણી પાસે E નું ડાયવર્જન્સ E0 અને E નું કર્લ E0 છે ઉદાહરણ તરીકે આ કર્લના કારણે પોટેન્શિયલ Vr ને આ રીતે વ્યાખ્યાયીત કરી શકાશે કે E V થાય આ સમીકરણ ગૌસના નિયમ Gauss's law તરીકે ઓળખાય છે ખાસ કરીને આનું ડિફરેન્શિયલ અથવા પોઈસનનું સમીકરણ Poisson's equation અને કેટલીક સપ્રમાણ પરિસ્થિતિઓમાં આ સમીકરણનો ઉપયોગ ઇલેક્ટ્રીક ફિલ્ડ મેળવવા માટે કરી શકાય છે ઉદાહરણ તરીકે પોઇન્ટ ચાર્જ માટે અથવા યુનિફોર્મલી ચાર્જડ સ્ફીયર માટે અથવા યુનિફોર્મલી ચાર્જડ સિલિન્ડર માટે અહીં આ ગૌસના નિયમના સમીકરણનો ઉપયોગ ઇલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી માટે કરી શકાય છે તેથી હવે પ્રશ્ન એ છે કે શું આપણે વ્યાખ્યાયિત કરી શકીએ તો ચાલો આપણે આ પ્રશ્ન પૂછીએ કે શું આપણે B માટે પોટેનિશ્યિલને વ્યાખ્યાયિત કરી શકીએ અને બીજો પ્રશ્ન છે કે શું આપણે સમીકરણ B0 J નો અમુક સપ્રમાણ પરિસ્થિતિઓ માટે B ની ગણતરી કરવા માટે ઉપયોગ કરી શકીએ હું આ B માટે પોટેનિશ્યિલને વ્યાખ્યાયિત કરવાનો પ્રશ્ન પછીના વ્યાખ્યાન પર મુલતવી રાખીશ આ વ્યાખ્યાનમાં આપણે આ બીજા પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે છે કે શું આપણે સમીકરણ B0 J નો અમુક સપ્રમાણ પરિસ્થિતિઓ માટે B ની ગણતરી કરવા માટે ઉપયોગ કરી શકીએ તો ચાલો આપણે પહેલા આને નામ આપીએ સમીકરણ B0 J છે આ એમ્પીયરના નિયમનું ડિફરેન્શિયલ ફોર્મ છે ચાલો તેનું ઈન્ટીગ્રલ ફોર્મ લખીએ અને તે કંઈક આના જેવું છે યાદ કરો વેક્ટર ફિલ્ડ માટે સ્ટોક્સ થીયરમ Stokes' theorem મુજબ જો મારી પાસે એક ક્લોઝડ પાથ હોય અને હું આ રીતે ટ્રાવેલ કરું તો પછી B dl dS થશે જયાં dS એ નાનો એરીયા એલિમેન્ટ છે અને s ની દિશા જમણા હાથના અંગુઠાના નિયમ મુજબ છે જો હું મારી આંગળીઓને dl તરફ ફેરવું પછી અંગૂઠો મને એરીયા એલિમેન્ટની દિશા આપે છે તેથી B dl0J dS થશે અને આગળની સ્લાઈડમાં બતાવ્યા મુજબ તે કરંટની બરાબર છે 0I તો ચાલો આપણે એમ્પીયરના નિયમના ઈન્ટીગ્રલ ફોર્મને લખીએ તો આ ક્લોઝડ પાથ પર B નું લાઈન ઈન્ટીગ્રલ B dl0Ienclosed છે આ ગૌસના નિયમ Gausss law ના ઈન્ટીગ્રલ ફોર્મ જેવું જ છે B0 J B dS0Ienclosed તો ચાલો આ ફરીથી લખીએ અમારી પાસે એમ્પીયરનો નિયમ છે જેના મુજબ B dl0Ienclosed છે હું અહીં પાથ પણ બનાવું છું આ ઇલેક્ટ્રીક ફિલ્ડ માટેના ગૌસનો નિયમ જેવું જ છે જે મુજબ E dSQ0 છે તો જેમ આપણે અમુક સપ્રમાણ પરિસ્થિતિઓમાં ગૌસના નિયમનો ઉપયોગ કરીએ છીએ આપણે અમુક સપ્રમાણ પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવા માટે એમ્પીયરના નિયમનો ઉપયોગ પણ કરી શકીએ ચાલો હવે થોડા ઉદાહરણો જોઈએ આપણે એક સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ જયાં મારી પાસે કરંટ I નું વહન કરતો લાંબો વાયર છે હું બાયો સાવર્ટ નિયમ દ્વારા હું ધારૂ છું કે અહીં આજુબાજુનું ચુંબકીય ક્ષેત્ર સરક્યુલર દિશામાં રહેશે આની આપણે પહેલા એક વખત ગણતરી કરી લીધી છે પરંતુ હું ફરીથી આના પર ભાર મૂકું છું જો હું તેને ઉપરથી જોઉં તો કરંટ કાગળમાંથી બહારની તરફની દિશામાં છે પછી ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આના જેવી લાગે છે તેઓ વર્તુળની આસપાસની ફરે છે તેથી તેઓ ફક્ત અંતર S પર આધાર રાખે છે તે બિંદુ પર નહીં જ્યાં સપ્રમાણતા દ્વારા હું અહીં છું તો આ એક સપ્રમાણ પરિસ્થિતિ છે જ્યાં નળાકાર સપ્રમાણતા છે ચાલો હવે એમ્પીયરના નિયમને લાગુ કરીને આના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીએ હું આને ફરીથી દોરૂ છું અહીં કરંટ I છે અને અંતર S પર એક પાથ છે તો મારી પાસે સમીકરણ B dl0I છે જો હું આ પાથ સાથે dl આ રીતે લઉં તો તે B ની દિશામાં જ હશે તેથી હું B ને આ રીતે લખી શકું છું 02πB હવે અહીં 1 છે અને તેથી મને સમીકરણ B 2π0I મળે છે અને B0I2πR થશે જયાં B એ ની દિશામાં રહેશે અહીં મારે ફક્ત એક જ પોઇન્ટ કહેવો છે B 2π0I B0I2πR જો આપણે ઉલટી દિશામાં જવાનું પસંદ કર્યું હોત અને આપણે ધાર્યું હતું કે આપણે આ રીતે dl લઈશું તો પછી આપણને B dl એ મુજબ મળ્યું હોત તો B dl નેગેટીવ કવાન્ટીટી હોત કારણકે J અને dS વિરુદ્ધ દિશામાં હોત અહીં હું અહીં એમ ધારી રહ્યો છું કે B એ નેગેટીવ દિશામાં છે અને પછી મને નેગેટીવ જવાબ મળે છે અને તેથી ફરીથી મને B માટે સાચો જવાબ મળશે કે B પોઝીટીવ દિશામાં હશે તો જો હું મારા લાઈન એલિમેન્ટસ અને સરફેસ એરિયાની દિશા સાથે સુસંગત હોઉં તો મને B માટે પણ સાચી દિશા મળશે બીજા ઉદાહરણમાં હું XY પ્લેન માં ચાર્જ ની શીટ લઈશ જેમાં સરફેસ કરંટ Y દિશામાં છે આ કરંટની શીટ છે તેની જાડાઈ 0 છે મારે કરંટ K કેરી કરવાનો છે જેને હું સરફેસ કરંટ કહીશ હું આ પ્રોબ્લમ સોલ્વ કરું તે પહેલાં હું થોડો સરફેસ કરંટ સમજાવીશ સરફેસ કરંટની જાડાઈ 0 છે કારણકે આ કરંટની શીટ પર છે તો આ કરંટ એકમ લંબાઈ દીઠ છે તે મને IlengthK આપે છે અને કેમ કે અહીં K એ Y દિશામાં છે હું KK y લખી શકું છું આ કરંટ છે તેથી તે એક વેક્ટર કવાન્ટીટી છે અને તે K y ના બરાબર છે હવે અહીં કરંટ ડેન્સિટી JK y છે કારણકે શીટ XY પ્લેન માં છે ચાલો તે તપાસીએ વ્યાખ્યા મુજબ IJ da હોવું જોઈએ અને આ કેસમાં એરીયા પ્લેનની એક્રોસમાં હશે આની ઊચાઈ dz હશે અને ચાલો આપણે આને યુનિટ 1 તરીકે લઈએ તેથી આ K y y dz K ની બરાબર હશે આ સુસંગત છે સરફેસ કરંટ માટે J એ ફંક્શન જેવું છે એ 1z ના સપ્રમાણમાં છે તેથી તમે જોઈ શકો છો કે આ પહેલાથી જ એકમ ક્ષેત્રફળ દીઠ કરંટ છે સરફેસ કરંટ K એ એકમ લંબાઈ દીઠ છે આ ચાર્જ ડેન્સિટી અને સરફેસ ચાર્જ ડેન્સિટી જેવું જ છે જેનો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ઉપયોગ કરીએ છીએ તો હવે આપણી પાસે એક શીટ છે ચાલો હવે હું તેને આવું બનાવીશ આ X દિશામાં છે Y દિશા અંદરની તરફની છે Z કે જે XY ના બરાબર છે તેની દિશા ઉપરની તરફની છે જો મારે લાઇન કરંટના કારણે ફિલ્ડની ગણતરી કરવી હોય તો આવું કંઈક કરીશ અહીં ઊચાઈ Z છે આ Y છે આ X છે પછી હું ઊચાઈ Z પર ફિલ્ડ લઈશ આ ઊચાઇ Z છે કરંટ આ દિશામાં જઈ રહ્યો છે તેથી I x હું જે પોઇન્ટ પર છું એ વેક્ટર અહીં ફિલ્ડ વાદળી તીર દ્વારા બતાવ્યા પ્રમાણેનું છે હું આને ભૂંસી નાખું છું બરાબર છે ફિલ્ડ સરક્યુલર લાઈન માં છે તેથી આ આના જેવું હશે જો હું બીજી બાજુ સપ્રમાણમાં વાયર લઉં તો શું અહીં પણ ફિલ્ડ લાઇન્સ સરક્યુલર દિશામાં હશે તેથી અહીં તે આ દિશામાં હશે નેટ ફિલ્ડ એ X અક્ષની સમાંતર દિશામાં હશે તેથી મારે અહીં x જેટલા અંતરે રહેલા વાયરને લીધે મળતા ફિલ્ડનો X ઘટક લઇ તેને ઉમેરવાની જરૂર છે તો ચાલો હવે ફરી આ આકૃતિ સરસ રીતે દોરીએ આ એક શીટ છે અહીં ઊચાઇ z છે અહીં આ અંતર x છે તેથી આ અંતર x2z2 થશે અને હું X દિશામાં આ ઘટક લઈશ જો આ ખૂણો θ હોય તો અહીં આ ખૂણો બનશે અને તેથી X ઘટક એ અહીં જે કંઇ કરંટના લીધે નાનો B આવી રહ્યો છે તેને હું અહીં કાળા રંગમાં બતાવી રહ્યો છું તે dB02πKdxx2z2zx2z2 છે અને X દિશામાં તેનો ઘટક sin છે જે zx2z2 છે અને તેથી B0Kz2π ∞dxx2z2 થશે dB02πKdxx2z2zx2z2 B0Kz2π ∞dxx2z2 અહીં xztan લેતા B0Kz2π 22zsec2θdθz2sec2x થશે અહીં કેટલીક ટર્મ્સ કેન્સલ થશે આ કેન્સલ થાય છે આ z કેન્સલ થાય છે અને પછી તમને ફાઇનલ જવાબ 0K2x મળશે તેથી આ ફિલ્ડ છે જો તમે બીજી બાજુના ફિલ્ડની ગણતરી કરો અહીં નીચેની બાજુ તો તે વિરુદ્ધ દિશામાં હશે તમે કરંટ અને તેના દ્વારા મળતા ફિલ્ડની દિશા જોતા તેનું અનુમાન કરી શક્યા હોત તો આ z0 માટે X દિશામાં હશે અને z0 માટે X દિશામાં હશે B0Kz2π 22zsec2θdθz2sec2x0K2xz0 ચાલો આપણે એમ્પીયરના નિયમની મદદથી સમાન ગણતરી કરીએ જો હું તે જ દિશા તરફ વહી રહેલા કરંટને જોઈને શીટ તરફ જોઉં તો હું પહેલેથી જ ધારી શકું છું કે ઉપલી દિશામાંનું ફિલ્ડ એ X દિશામાં હશે અને નીચલી દિશાનું ફિલ્ડ એ X દિશામાં હશે આ સપ્રમાણ સ્થિતિ જ છે અને જો હું આની જેમ લૂપ લઉં છું જ્યાં આ અંતર z ખૂબ જ ઓછું છે લગભગ શૂન્ય જેટલું છે તો આ લૂપની એક્રોસમાં મને B dl2Ba મળશે જયાં a એ લૂપની લંબાઈ છે અને આ લૂપ દ્વારા એન્ક્લોઝડ કરંટની બરાબર હોવું જોઈએ જે સરફેસ કરંટની વ્યાખ્યા પ્રમાણે 0Ka થશે અને આ તરત જ તમને z0 માટે B0K2 x આપશે અને z0 માટે B 0K2 x આપશે તો તમે જોઈ શકો છો કે સપ્રમાણ પરિસ્થિતિઓમાં હું ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવા માટે એમ્પીયરના નિયમના ઈન્ટીગ્રલ ફોર્મનો ઉપયોગ કરી શકું છું